ચાલો હવે રેડિએશન નો ઉકેલ છે બરાબર તેથી મને કેવા પ્રકારનો ઉકેલ મળશે કે E એ E શૂન્ય છે હું સમયના અવલંબનને અવગણી રહ્યો છું જેની આપણે પહેલેથીજ સંભાળ લીધી છે તેથી અહીં આ પ્લેન વેવ ના સૂત્રના ઉકેલ માંથી આવી રહ્યું છે તે તેને સમાન રીતે સંતુષ્ટ કરે છે બરાબર દરેકને સમજાઈ ગયું જયારે હું પ્રથમ પદ 2 લઈશ ત્યારે મને kx2ky2kz2 મળશે કે જેની બરાબર અહીં આ બીજું પદ jkx થશે વધુ એક વ્યુત્પન્ન બનશે kx2 ky2 kz2 અને અહીં છે બરાબર તેથી તે રદ થઇ જશે અને મને 0 મળશે તેથી તમે સહમત છો કે આ ઉકેલ છે હવે હું તમને નીચેના પ્રશ્નો પૂછીશ તે ઉકેલ પણ છે તેથી હું E બરાબર આ ને હવે k નું ફંક્શન બનાવ્યું છે શું આ કામ કરે છે તેથી અહીં હું થોડા બદલાવ કરવા જોશે પરંતુ ચાલો જોઈએ કે જો હું તેને અહીં બદલાવું છું તો શું થાય છે વિદ્યાર્થી પ્રથમ પદ માં શું થશે મને શું આપશે 2 એ ફક્ત સ્પાશિયલ પદ ફક્ત વિદ્યાર્થી e jkr તેથી અહીંથી મને શું મળશે શું મને ઓછા મળશે વિદ્યાર્થી kx2 ky2 kz2 kx2 ky2 kz2 સાચું અને બીજા પદ વિષે શું વિદ્યાર્થી k2 તેથી શું ત્યારબાદ તે રદ થશે વિદ્યાર્થી ખુબજ સરળ kx2 ky2 kz2 હા તેથી પ્રથમ પદ મને kx2 ky2 kz2 આપી રહ્યું છે હું આ k ને ક્યાં સ્વરૂપે લખી રહ્યો છું વિદ્યાર્થી k x k y k z kxkykz વેક્ટર બરાબર તેથી પ્રથમ પદ મને kx2 ky2 kz2 આપી રહ્યું છે અને બીજા પદ સાથે શું થશે વિદ્યાર્થી માઇનસ બાય તેથી અહીં થોડી મુશ્કેલી એ છે કે હું k ને ઇન્ટિગ્રેશન ના ચલ અને સૂત્રમાં k અચળ બની તરીકે વાપરી રહ્યો છું તેથી હોઈ શકે કે તે ખરાબ વિચાર હોય તેથી ચાલો k નો ઉપયોગ કરતા નથી ચાલો તેને કોઈ બીજા નામે બોલાવીએ ચાલો તેને p કહીએ આ p છે હવે શું હું કહી શકું કે આ સંતોષાય છે બરાબર વિદ્યાર્થી k2 બરાબર તેથી p ની જુદી જુદી કિંમતો પર આ ઈન્ટિગ્રલ કઈ કરતું નથી તેથી જો આ ઉકેલ છે તો આ પણ ઉકેલ છે બરાબર તેથી મારી પાસે જે આ સામાન્ય સૂત્ર છે તેનું અર્થઘટન શું છે વિદ્યાર્થી સુપરપોઝિશન જુદા જુદા પ્લેન વેવના સુપરપોઝિશન ના સંગ્રહ તરીકે લખી શકું છું વિદ્યાર્થી તેથી આ બધા જુદા જુદા સ્પાશિયલ ફ્રિક્વન્સી પર જુદું પડતું હોય તેના જેવું છે હા સ્પાશિયલ ફ્રિક્વન્સી ઓમેગા t નથી તે સમાન છે વિદ્યાર્થી હા વિદ્યાર્થી સ્પેસ તેમને જુદા કરી રહ્યા છે તેમને જુદા કરી રહ્યા છે તેથી આ તે હશે કે આ બાઉન્ડ્રી કંડીશન ફરી રહ્યું છે બરાબર તેથી જયારે હું કંઈક ∇×H આવું કરીશ તો આ ∇×H ને બરાબર શું થશે માફ કરશો હા તેથી આ માઇનસ છે તેથી આ jωμ છે આખું ϵE વેક્ટર નથી બરાબર આ તે છે જે મારી પાસે છે હવે H તમે જાણો છે કે તે ક્યાં સ્વરૂપમાં છે વિદ્યાર્થી H શૂન્ય H0e jk r આપણે તે જાણીએ છીએ H ના કર્લ ક્યાં પ્રકારના પદ ધરાવે છે તેથી અહીં કર્લ પાસે કેવા પ્રકારના પદ છે ddx વિદ્યાર્થી ddy ddy વિદ્યાર્થી ddz અને ddz બરાબર તેથી જયારે હું અહીં આ સમીકરણ કરું છું જયારે હું ∇×H નું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરું છું અને H આ પદ નો છે તેથી જ્યારે પણ હું ∂∂x સાથે સામનો કરું છું ત્યારે શું થશે વિદ્યાર્થી jkx jkx અહીંથી બહાર આવશે જ્યાંપણ dx નો ભાગ હશે ત્યાં થી તેવીજ રીતે ત્યાં jky અને jkz હશે જ્યાંપણ આ ડેરિવેટિવ્ઝ નો સામનો થશે તેથી તમે આ ∇× નું પ્લેન વેવ EM અભ્યાસક્રમમાં જોયું હશે હું આ jk વેક્ટર આપ્યું છે પરંતુ તમે તેને સખત રીતે તમારી જાતે ચલાવી શકો છો બરાબર વિદ્યાર્થી હા સાહેબ આને વધુ માં હું jkk×H તરીકે લખીશ બરાબર તેથી તમે સીધીરીતે જોઈ શકો છો કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ આ તે સમીકરણ છે જે પ્લેન વેવ દ્વારા સંતોષાય છે બરાબર તેથી ડાબી બાજુ શું છે ∇×H તેમાં ડેરિવેટિવ નથી અથવા બીજું કઈ નથી બરાબર ત્યાં કોઈ બીજા ચલ છે તેથી અહીં આ 1D ની અંદર સામાન્ય વિચાર છે જે મારી પાસે છે પ્લેન વેવ dudx દ્વારા જે સમીકરણ ને અનુસરાય છે તે u ના સમપ્રમાણ માં છે સીને તેવી જ પરિસ્થિતિ અહીં બનવા જઈ રહી છે કે ∇×H એ H ના સમપ્રમાણ માં છે ત્યાં વધુ વેક્ટર માટે જશે બરાબર તેથી કોઈપણ બિંદુએ તમે મને પૂછો તો આ સમીકરણ અનુસારે છે બરાબર હવે ચાલો પાછા જઈએ અને જોઈએ કે આપણે કેવા પ્રકારના પદ ની ચિંતા કરવી જોઈએ બરાબર તેથી આપણે જે પદ વિશે ચિંતા કરવાની છે તે પદ અહીં ત્રુટક ભાગ આપણે છે તે છે TM એ મારી પસંદગીની કોઈ પણ જગ્યાએ હશે હું આ સમીકરણ સાથે બાકી રાખીશ બરાબર હવે આ સમીકરણ નીચે આપેલી રીતે પણ લખી શકાય તેથી મારી પાસે a×b×c છે બરાબર જો હું તે ક્રોસ ને અદલાબદલી કરું તો શું થાય વિદ્યાર્થી નકારાત્મક સંકેત નકારાત્મક સંકેત તેથી આ સમીકરણને આ રીતે પણ લખી શકાય શું હું આ ડોટ બરાબર 2 ઓછાની નિશાની અને મને સમાન સમીકરણ મળી જશે તેથી તેમનું પ્રથમ Tm⋅1r∇×H⋅ndl અને a×b b×a બનશે તેથી n વચ્ચે આવશે બરાબર તેથી જે સમીકરણ ની મારે ખરેખર ચિંતા કરવાની હતી તે અહીં પૂરું થયું છે તેથી ચાલો આ સમીકરણ ને ફરીથી લખીએ તેથી મારી પાસે n×1r∇×H છે આ તે પદ છે જેની હું કાળજી લઈ શકું તે માટે હું સંમત થવાનો અંદાજ મેળવવા માંગુ છું તેથી અહીં હું શું કરી શકું તેથી હવે હું શું કહી શકું કે આને વિશ્વાસની છલાંગ કહેવાય છે જો હું ધારું કે મારી છે કે તે પ્લેન વેવ છે બરાબર તેથી આ મારી વેવ આ ક્ષેત્રની અંદર છે તેથી ક્યાં રસ્તે મારો n હેટ હશે વિદ્યાર્થી તેથી જ્યારે હું કહું કે મારી પાસે આ ત્રુટક રેખા છે કે જે કોમ્પ્યુટેશનલ ને અથડાવી રહી છે તો સામાન્ય રીતે n હેટ કઈ દિશામાં હશે બરાબર તેથી n પણ આ ખાસ કિસ્સા સાથે છે ફક્ત આ જ કિસ્સામાં તેથી તે કિસ્સામાં હું આને બદલાવું છું ફક્ત આ કિસ્સામાં હું શું લખું છું કે હું તેને n×1r તરીકે લખીશ અને બાકીનું હું બદલાવીશ તેથી jkn×H તેથી આ પ્લેન વેવ ના અથડાવવા માટે સાચું છે તેથી તે મારો હતો કારણ કે મેં ફક્ત મારા એકમ વેક્ટર kt ને એકમ સામાન્ય વેક્ટર n દ્વારા બદલ્યું છે તેથી કોઈને પણ વાંધો ઉઠાવી શકે નહિ વિદ્યાર્થી સરવાળો ના આ r એ એકસમાન માધ્યમ માટે છે મારો અર્થ એ છે કે r એ અહીં સ્પેસ નથી શા માટે કારણ કે જો r એ સ્પેસ ના ઉકેલ નું આ ejkr સ્વરૂપ આપે છે વિદ્યાર્થી તેથી આ r એ બાઉન્ડ્રી પર છે આ r એ બાઉન્ડ્રી ની બાજુમાં છે વિદ્યાર્થી તેનો અર્થ શૂન્યાવકાશ છે તે શૂન્યાવકાશ હોઈ શકે અથવા તે કોઈ એકસમાન માધ્યમ જેમ કે પાણી અથવા બીજું કઈ હોઈ શકે ચાલો કહીએ કે તમારી પાસે પાણીની અંદર ચાલતું રડાર વેવ ક્ષેત્ર ને સમાપ્ત કરે છે વિદ્યાર્થી તે કોને સમાપ્ત કરે છે ત્યાં થોડા પ્રમાણ માં હવા છે વિદ્યાર્થી તેથી આ k અને n એ ના આપણે શું કરશું તેથી ચાલો કહીએ કે અહીં આ મારુ વિમાન છે હવે પ્રશ્ન એ છે કે મારે કોમ્પ્યુટેશનલ ક્ષેત્ર ક્યાં દોરવું જોઈએ મારે તેને વિમાન ની સાથે ચુસ્તપણે બાંધીને રાખવું જોઈએ અથવા મારે તેને થોડું ફેલાવવું જોઈએ બરાબર તેથી ગણતરીની રીતે બિનકાર્યક્ષમ છે પરંતુ સરળ રીત એ છે કે મારુ ક્ષેત્ર આવું હોય તેથી જયારે હું આ કરીશ ત્યારે મારે આ બધી ખાલી જગ્યા ના વિસ્તારને વિવેકીકરણ કરવું પડશે અને તે કિંમત મેં ચૂકવી છે અને તે કરવાના ના ફાયદા ગેર ફાયદા શું છે તે આપણે પછી જોશું પરંતુ હવે જયારે હું તે કરું છું હું બાઉન્ડ્રી મળશે તેથી પ્લેન નો ઉકેલ આગળ માન્ય છે જો આ પ્લેન વેવ કહી શકો છો વિદ્યાર્થી તેથી બાઉન્ડ્રી નો તમારો અર્થ છે કે સૌથી બહારનું સ્તર ના સીમાનો મારો અર્થ છે કે સૌથી બહારની બાઉન્ડ્રી વિદ્યાર્થી સૌથી બહારની બાઉન્ડ્રી ને શોષી લે છે બરબાર વિદ્યાર્થી r શા માટે આપણે શા માટે આપણે 1r ને ત્યાં જાળવી રાખ્યું છે વિદ્યાર્થી ના શા માટે આપણે તેથી પ્રશ્ન એ છે કે શા માટે આપણે 1r ને જાળવી રાખ્યું છે વિદ્યાર્થી ના શા માટે આપણે r સાથે સંબંધિત છીએ એટલા માટે કારણ કે જો r એ અવકાશ નું ફંક્શન જેવો કોઈ ઉકેલ મળે નહિ તેથી ∇×H ને k×H દ્વારા બદલાવવાનો અંદાજ માન્ય નથી બરાબર તેથી અહીં વિશ્વાસની મોટી છલાંગ એ થશે કે મારી જમણી બાજુએ દરેક જગ્યાએ આ સમીકરણ છે તેથી વીક ફોર્મ માં જમણી બાજુ બદલાશે તેથી મેં આગાઉ શું કર્યું હતું કે Tm n×1rH બીજું શું કે dl આ તે હતું જે મેં આગાઉ કર્યું હતું અને તે ચોક્કસ સ્વરૂપ છે હવે હું આ સમીકરણ ને Tm dot વડે બદલાવીશ તેથી TmnnH jkrdl

તેથી શું તે હંમેશા સાચું હશે જવાબ છે ના જયારે તે સાચું નથી વિદ્યાર્થી કારણ કે તે સાચું નથી તેથી પ્રથમ વસ્તુ સાચી નથી જયારે વેવ સામાન્ય રીતે અથડાતી નથી પરંતુ હું શું અંદાજ કરી રહ્યો છું હું ધારી રહ્યો છું કે બધું સામાન્ય રીતે અથડાઈ રહ્યું છે પરંતુ હું હજી પણ આ સમીકરણ વાપરી રહયો છું તેથી આ કિંમત છે જે હું ખુબજ સરળ બાઉન્ડ્રી કંડીશન ની અનુકૂળતા માટે આપી રહ્યો છું આ સમીકરણ જે મેં અહીં લખ્યું છે તેનો અમલ કરવો ખુબજ સરળ છે સમસ્યા એ છે કે તે સામાન્ય ઘટના પર જ ચોક્કસ છે વિદ્યાર્થી બચાવવું તેથી જો હું હવે કોમ્પ્યુટેશનલ પહોંચવા માટે વધુ અથવા ઓછી હશે એક ખુબજ મોટું વર્તુળ વિચારો બરાબર જે પણ પહોંચે છે તે સામાન્ય રીતે મર્યાદિત વસ્તુ ધારીને જ પહોંચશે તેથી જે પણ સામાન્ય રીતે અથડાય છે તેનું શું થશે કારણ કે આ બાઉન્ડ્રી કંડીશન ચોક્કસ નહિ હોય ત્યાં ગાણિતિક પ્રતિબિંબ હશે બરાબર તેથી શું થશે કે તે આને અથડાશે અને અંદાજને કારણે અમુક રીતે પ્રતિબિંબિત શૂન્યાવકાશ મળશે તેથી આ શું છે તેથી જ હું આને કહું છું વિદ્યાર્થી પ્રથમ ક્રમ પ્રથમ ક્રમ એ બાઉન્ડ્રી કંડીશન કહે છે કારણ કે તે એવી રીતે દેખાય છે કે જે બહાર જઈ રહ્યું છે તે બધું શોષી રહ્યું છે વિદ્યાર્થી કશું પ્રતિબિંબિત થતું નથી કશું ફરીથી પ્રતિબિંબિત થતું નથી તે માટે તેને એબસોરબિંગ બાઉન્ડ્રી કંડીશન ક્ષેત્ર છે તેથી લોકોએ બનાવ્યું છે તેથી ચાલો કહીએ કે જો તમે આ k ને સુધારવા માંગતા હોય તો આપણે તે અહીં કરશું નહિ પરંતુ તમે તેને સુધારવા માટે ક્યાં પ્રયત્ન કરશો વિદ્યાર્થી બદલો વિદ્યાર્થી આકારનું કદ આકાર અને કદ માં બદલાવ કરવો તે હંમેશા સામાન્ય ઘટના પર પ્રતિબિંબ આપે છે તે કરવું એ થોડું મુશ્કેલ છે જો હું ખાસ કરીને સામાન્ય હેતુના ઉકેલ ને લખી રહ્યો છું મને પ્રાથમિક ખ્યાલ નથી કે શરૂઆતનો કયો આકાર અંદર જશે તેથી ઉદાહરણ તરીકે આપણે શું કરશું કે આપણે પ્રતિબિંબ 1 ખૂણા ઉપર 0 જાય છે તે લાગુ કરશું બીજા ઓર્ડરની બાઉન્ડ્રી કંડીશન બનતું જશે બરાબર અને જયારે તમે હાયર ઓર્ડર ની બાઉન્ડ્રી કંડીશન ને અમલ કરવાનો પ્રયત્ન કરશો નહિ તેથી શોષણ નો શબ્દ થોડો ભ્રામક છે શું થાય છે કે આપણે વેવ ને પ્રતિબિંબિત કાર્ય વગર બહાર જવા માટેની સ્થિતિ નું અનુકરણ કરીએ છીએ તે આપણી મૂળ પ્રેરણા છે કારણ કે આ સમીકરણ એ પ્લેન વેવ ના સમીકરણ ને અનુસરતું હતું તે અવરોધ વિનાનું જતું હતું અને જયારે મેં ગાણિતિક સીમાની રચના કરી ત્યારે કઈ પછી આવ્યું નહિ કારણ કે આ સૂત્ર મને ભૌતિકશાસ્ત્ર એ આપ્યું છે વિદ્યાર્થી તેથી તે તેથી તે અઘરું છે ધારીએ કે મારી પાસે સંપૂર્ણ એબસોરબિંગ કહે છે વિદ્યાર્થી તેઓ ખસે કે તેઓ અનુશરાય છે અને તમે જાણતા નથી કે બહાર શું છે અને કઈ પાછું આવ્યું નથી કઈ પાછું નહિ આવે તેથી તે સાચું છે જો હું ક્ષેત્રની અંદર બેઠો હોય ધારો કે હું અહીં ઉભો છું તો આ નિરીક્ષક માટે શું થશે કે વેવ શબ્દ છે